આમ ફરીથી આપણે પાછા આવ્યા છીએ ફક્ત તમારું કામ પુસ્તકમાંથી વધુ સંખ્યાત્મક ઉદાહરણો હલ કરવાનું છે જો કે સિદ્ધાંતની બાબતમાં ઘણી બાબતોનું નિરાકણ થઇ ગયું છે કારણ કે બધું બરાબર આવરી લેવામાં આવ્યું છે આમ આગળ આપણે તે શ્રેણી RLC સર્કિટ પર વિચાર કરીશું પહેલા આપણે જોયું કે તે શુદ્ધ અવરોધક સર્કિટ છે પછી આપણે શુદ્ધ ઇન્ડકટીવ સર્કિટ જોયું પછી આપણે શુદ્ધ કેપેસિટીવ સર્કિટ જોયું હવે આપણે એક પગલું આગળ વધીએ છીએ હવે શ્રેણી R L સર્કિટ પર વિચારણા કરો આમ અહીં તમારે ત્વરિત ધ્રુવીકરણ કરવું પડશે અને આમાંથી વહેતું કરંટ આદર્શ શ્રેણી સર્કિટ છે અને અવરોધ તરફનો વોલ્ટેજ એ v છે અને ઇન્ડક્ટન્સ પર VL છે આપણું ઉદ્દેશ સ્થિર સ્થિતિમાં વિશ્લેષણ કરવાનો છે તો કરંટ v આપવામાં આવે છે હવે ચાલો હું માનું છું કે i Im sin ω t જે ધારેલ છે આમ ફક્ત કાં તો વોલ્ટેજ અથવા કરંટ કંઈક તમારે ધારવું પડશે આમ જો તમે ધારો છો ખસેડતા પહેલા i Im sin t જ્યારે પણ તમે i Im sin t કરો છો તેનો અર્થ એ છે કે સામાન્ય રીતે તમે જેને કહો છો તે Im √ 2 હશે વિચારો કે જો તમે આની જેમ લખો છો અને સંદર્ભ ખૂણો 0 હશે કારણ કે ω t આમ ω t 0o o આમ તેનો અર્થ એ કે તે Im √ 2 0 છે તો આ rms મુલ્ય છે કોઈપણ રીતે તો પછી ત્વરિત વોલ્ટેજ છે જે vR VL v છે આમ v vR કરંટ આમાંથી વહે છે તમે કહો છો આ i આ i કરંટ છે આમ તે i R છે અને પછી તે L ગુણ્યા di dt છે જે તમારું VL VL v આમ v vR કે i R L ગુણ્યા di dt હવે i Im sin ω t આમ જો તમે અહીં અવેજી કરશો તો તે R Im sin ω t ω L Im cos ω t v હશે પછી તમે જે કરો છો તે Im સામાન્ય લેશો આમ Im પછી આ તમારો R છે અને આ તમારું ω L છે આમ આ તે R છે આ તમારી રચિત R Im છે આ કહે છે ω L Im આમ આ સામાન્ય રીતે √ R 2 ω L 2 Im છે જો તમે લો જો તમે અહીં Im સામાન્ય લો છો તો સામાન્ય રીતે અહીં તે ગુણાંક છે તે પછી R છે તે R 2 છે જે તમે લો છો અને અહીં તે ω L 2 છે આમ અંશ અને છેદ બંને બાજુ તમે વિભાજીત કરો √ over R 2 ω L 2 R 2 ω L2 2 v આમ v √ over R 2 ω L 2 આ સમીકરણની આ બાજુની બંને બાજુ તમે વિભાજીત કરો √ over R 2 ω L 2ર અને આ તમે સામાન્ય લેશો અને અહીં આ ખૂણો θ છે

આમ હવે સવાલ એ છે કે આ તમારો cos θ છે આ તમારું sin θ છે આમ આ એક તે તમે બદલો છો cos θ અને આ તમે બદલો sin θ પછી Im ગુણ્યા sin ω t cos θ cos ω t sin θ તે sin A cos B cos A sin B સ્વરૂપ છે આમ ચાલો હું તેને રદ કરીશ આમ તેનો અર્થ એ છે કે તમને મળશે કે v v Im √ over R 2 ω L 2 sin ω t θ અને આ તમારું sin θ cos θ આપવામાં આવ્યું છે આમ આ એક આ લખી શકે છે Im તમે જે કહો છો તે જ v Im into Z into sin ω t θ that Vm sin ω t θ એટલે કે આ આ એક માં Im into this one √ over R 2 ω L 2 છે આમ Z Z √ over R 2 ω L 2 આ ખરેખર આ RL સર્કિટનું ઈમ્પેડંસ છે આમ તમારું Im into Z અને Vm મુલ્ય આ બધી મુલ્ય છે Vm Im into z આ પણ મુલ્ય છે આમ Z √ over R 2 ω L 2 Vm Im આમ આ Z હું તમારા માટે Z જ્યારે લVm Im મૂળભૂત રીતે તે Vm હું આશા રાખું છું કે તમે તેને Vm √ 2 ભાગ્યા Im √ 2 જોઈ શકો છો આમ તેનો અર્થ RMS મૂલ્ય છે એનો અર્થ છે Z ઇમ્પેડન્સ Vm Im V I જ્યાં V એ વોલ્ટેજ નું RMS મૂલ્ય છે અને I કરંટ નું RMS મૂલ્ય છે જ્યારે તમે આંકડાઓને હલ કરો છો ત્યારે vRms ભાગ્યા I rms છે આમ અને આમ જ તે Vm I Vm upon Im લખી રહ્યો છે તમે V ભાગ્યા I લખી શકો છો જો તમે કહો છો કે V એ rms મૂલ્ય છે અને I rms મૂલ્ય છે કારણ કે તમે અંશ અને છેદ બંને ભાગ્યા √ 2 અને θ θ tan inverse ω L R આમ આ તમારું છે ફક્ત મને તે સમજાવા દો આ તમારું છે જો તમે આ આકૃતિને અહીં જુઓ તોtan θ L ω R કારણ કે Im રદ થશે આમ L ω R નો અર્થ એ કેθ tan inverse √ωL R તો ચાલો હું તેને સમજાવું આમ અહીં તે આપ્યું છે કે તમારું θ tan inverse ω L R આમ આ તમારું tan inverse ω L R આ કિસ્સામાં શું થઈ રહ્યું છે કે આ બે વસ્તુ જે ખરેખર આ છે મેં લીધી i Im sin ω t આમ જો તમે જોશો તો તમે જેને ફેઝર કહો છો જ્યારે તમે ફેઝર ડાયાગ્રામ દોરો છો આમ સામાન્ય રીતે i im √ 2 લખી શકો છો જે RMS મૂલ્ય છે અને તેનો ખૂણો 0 o હશે આમ આ તમારું RMS મૂલ્ય છે આમ જો આ સ્પષ્ટ કરો કે તે I છે તો પછી તે 0 ખૂણો હશે I RMS મૂલ્ય છે આમ જ આ I ને સંદર્ભ તરીકે લેવામાં આવે છે આ I છે આ I છે હવે ચાલો હું તેને સમજાવું આગળ મારો V છે આમ V ખરેખર તે Vm sin ω t છે આમ V ખરેખર Vm sin ω માફ કરો ω t θ ω t θ આ એક θ છે આમ આ જ્યારે તમે ફેઝર આકૃતિ દોરશો તે શરતોમાં લખી શકાય છે Vm જ્યારે તમે rms ની કિંમત Vm √ 2 લેશો અને આને ખૂણો θ તરીકે લઈ શકાય છે આમ આને V ખૂણો θ તરીકે લખી શકાય છે V એ RMS મૂલ્ય છે V Vm √ 2 એ જ રીતે I Im √ 2 RMS મૂલ્ય તો V એ RMS મૂલ્ય છે આમ અહીં એક ખૂણો θ છે અને θ સકારાત્મક છે આમ આ V ત્યાં છે આમ આ મારો V છે અને આ ખૂણો θ છે એટલે કે કરંટ I આ વોલ્ટેજ V ખૂણો θ થી લેગીગ અથવા V કરંટ I ખૂણો θ થી લીડીગ છે અને બીજી વસ્તુ મને તે સમજાવા દો ફક્ત પકડી રાખો ચાલો આકૃતિ પર જઈએ બીજી વાત એ છે કે આ ડાયાગ્રામ આમ અહીં vR i R આ તે છે જે તમે અવરોધ પર વોલ્ટેજ ડ્રોપ છે આ I R બનાવી શકે છે જો તે RMS મૂલ્ય છે અને અલબત્ત ત્વરિત પોલારીટી છે અને VL આ ઇન્ડકટીવ રીએક્ટન્સ છે અને ઇન્ડકટીવ રીએક્ટન્સ એટલે XL j L ω j L ω એનો અર્થ એ કે તમારું વોલ્ટેજ ડ્રોપ VL j I L ω એટલે કે I XL આમ તે VL j into I L ω છે આમ ચાલો કારણ કે તમે જેને શુદ્ધ ઇન્ડકટીવ સર્કિટ માટે કહો છો તે જોવામાં આવ્યું છે કે તે j L ω છે જેને તમે કહો છો કે તમારું કરંટ વોલ્ટેજ થી 90 o લેગીગ છે શુદ્ધ કેપેસિટીવ સર્કિટ માટે અને તે મૂળભૂત રીતે કાલ્પનિક અક્ષ પર હતું આમ j L ω તો આ તે R છે અને આ j L ω છે તો ચાલો હું તેને સમજાવું આમ આ તમારું vR I R અને આ એક VL છે આ તમારું VL j I XLછે j નો અર્થ ખૂણો 90 o જો તમે આ જેવા j I XL I XL અને જેનો અર્થ ખૂણો 90 o છે કારણ કે ખૂણો 90 o એટલે કે cos 90 o j sin 90 o આમ cos 90 0 અને j sin 90 1 આમ sin 90 1 આમ તે j I XL બનશે આ j I XL છે અને આ પરિણામ V છે ચાલો તમે આકૃતિને ફરી એકવાર કહો છો તે તમારા પર પાછા આવીએ એનો અર્થ એ છે કે એક ઇન્ડક્ટિવ સર્કિટ Z ઈમ્પીડન્સ એ R j L ω લખી શકે છે કારણ કે આ તે શુદ્ધ અવરોધક R છે અને આ તમારા ઇન્ડક્ટન્સ છે તમે જેને L કહો છો આમ તેનો રીએક્ટન્સ એ તમારો L ω છે આમ R j L ω એનો અર્થ છે કે જો તમે આની જેમ લો છો તો માની લો કે આ એક જટિલ જથ્થો છે એટલે કે પરિમાણ એ R 2 L 2 ω 2 છે આ તેની પરિમાણ છે અને તેનું ખૂણો tan inverse L ω R આ તમારી Z બાર આ પરિમાણ છે તેનો અર્થ એ કે આનો અર્થ એ થાય કે Z તમારું જેને તમે Z બાર Z ખૂણો θ આમ θ એ નિર્ધારિત કર્યું છે જે tan inverse L ω R છે અને Z એ ઈમ્પીડન્સ ની પરિમાણ છે આમ તમે જેને તમે કહો છો તે જ્યારે તમે ઇન્ડકટીવ સર્કિટમાં ઇન્ડક્ટન્સ છો તો તે એટલું R j L ω છે આમ આ તમે સર્કિટને કહો છો તેના પર ઈમ્પીડન્સ છે જ્યારે સમસ્યા હલ થશે ત્યારે જાણશો કે વસ્તુઓ કેવી છે આમ હું તેને સમજાવું તેનો અર્થ એ છે કે જ્યારે તમે કરંટ ની ગણતરી કરો જો માની લો કે આ V આપવામાં આવે છે મળ્યું v Vm sin ω t θ તમને મળ્યું છે આમ તેનો અર્થ એ કે જો તમે rms મૂલ્ય મૂકશો તો તે V હશે v Vm √ 2 અને તમારા ખૂણો θ કરો આમ અને જો કરંટ શું છે તે શોધવાનો પ્રયાસ કરો આમ કરંટ હોવો જોઈએ અહીં તમે તેને બનાવી શકો છો જો તમે ઇચ્છો તો તે તમારો ફેઝર છે આમ તેને V એરો બનાવો i પછી આ એક V એરો ભાગ્યા તે છે કે Z આમ તે ખૂણો θ છે માફ કરશો આ તમારો V અહીં આપવામાં આવે છે જેને તમે ખૂણો θ છે અને ભાગ્યા જો તમે આ બનાવ્યું હોય તો i આ Z તે R j L ω હશે આમ તે કિસ્સામાં વસ્તુઓ કેવી રીતે આવશે તે જુઓ તે કિસ્સામાં તમારી આ y i છે આ i છે આ પણ ફેઝર જથ્થો છે આમ આ i છે આમ આ તમારું V ખૂણો θ છે તમારા ભાગ્યા આ rનો અર્થ છે તે Z ખૂણો θ છે Z √ over R 2 L ω 2 આમ તેનો અર્થ એ કે V Z ખૂણો θ θ V Z ખૂણો 0 o તેનો અર્થ કરંટ જે કંઇ પણ મળ્યું છે ધારો કે i Im sin ω t ખૂણો 0 o છે તો આ પણ V Z છે i ખૂણો 0 o છે કારણ કે હું તમને ગણતરી બતાવીશ જ્યારે સર્કિટની સમસ્યા હલ થશે ત્યારે તે સમયે તમે આમાં જોશો કે હું પાછલા ભાગથી આવ્યો છું આમ આ i ખૂણો છે અને તે Zને ખબર આવે છે જેને તમે આ કહેશો i ખૂણો 0 o જો તેને ફેઝરની દ્રષ્ટિએ તમારી કલ્પના કરો કારણ કે i Im √ 2 RMS મૂલ્ય અને ખૂણો 0 o જે અહીં આવી રહ્યું છે તો ચાલો હું તેને સમજાવું સમજણ જરૂરી છે આમ એકવાર તે થઈ જાય આમ આ તે છે જેને તમે કહો છો તમારા Z મેં તમને કહ્યું હતું કે R j ω L અને આ મુલ્ય છે XL L ω કરો અને આ tan inverse XL upon R or L ω R છે મેં તમને કહ્યું હતું હવે તાત્કાલિક પાવરની કિંમત તે આપવામાં આવે છે પાવર V i આમ V તમે Vm sin ω t θ ગુણ્યા Im sin ω t માં બદલો આ તે તમે તેને વિસ્તૃત કરો sin A cos B જ્યારે જેને તમે cos A sin B કહો છો અને તમે ગુણાકાર કરો છો જો તમે આવું કરો છો તો તે Vm Im ભાગ્યા 2 cos θ Vm Im ભાગ્યા 2 cos 2 ω t ગુણ્યા cos θ Vm Im ભાગ્યા 2 sin 2 ω t ગુણ્યા sin θ હવે પાવરનું સરેરાશ મૂલ્ય તે પાવરનું સરેરાશ મૂલ્ય છે તે 1 upon T 0 to T Vm sin ω t θ into Im sin ω t dt એટલે કે આ સમીકરણ છે આમ તેને મુક્યું અને જો તમે તેને મુકો છો અને તેને સંકલન કરવાનો પ્રયાસ કરો છો તો તમે આ સંબંધનો ઉપયોગ કરશો ω 2 pi T એનો અર્થ છે કે ω T 2 pi હશે જો તમે કરો છો તો આમ તેને સંકલન કરો તે Vm Im upon 2 cos θ બનશે તો cos θ એ પાવર ફેક્ટર છે એટલે કે તે વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો ખૂણો છે આનો અર્થ છે કે આ તે આ તમારું θ છે આ વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો ખૂણો છે આમ આ તે ખરેખર Vm Im 2 cos θ આવે છે જેનો અર્થ છે કે આ Vm Im 2 નો અર્થ તમે આ Vm √ 2 into Im √ 2 into cos θ લખી શકો છો એટલે કે આ મારું RMS મૂલ્ય છે આ વોલ્ટેજ અને આ RMS કરંટ છે જેનો અર્થ છે કે તે VI cos θ છે જ્યારે V એ વોલ્ટેજ નું RMS મૂલ્ય છે અને I કરંટ ગુણાકાર cos θ RMS મૂલ્ય છે અને cos θ એ તમારી પાવર એ સર્કિટનું તમારું પાવર ફેક્ટર છે θ ખરેખર વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો ખૂણો છે તેથી આ ખરેખર V I cos θ છે તેથી તેનો અર્થ એ કે આ V I cos θ લખે છે અને V અને Iબંને RMS છે અન્યથા જો તમે મહતમ મૂલ્ય લેશો તો તે Vm Im cos θ ભાગ્યા 2 હશે પરંતુ સામાન્ય રીતે અમારા આંકડામાં હંમેશાં RMS મૂલ્યનો ઉપયોગ કરીશું તો ચાલો હું તેને સમજાવું આગળ તે છે કે તમે જેને કહો છો તે આ રીતે કરવાની એક બીજી રીત છે અને આ તે છે જેને તમે કહો છો તેને હું આ કહી રહ્યો છું આ તે તમારી પાવર છે આ તમારો પાવરનો આલેખ છે આ કરંટ છે આ કરંટ છે આ ચિહ્નિત થયેલ છે આ કરંટ છે અને આ આડી રેખા એ વોલ્ટેજ છે અને આ V I અને પાવર V છે i અને p આ બધી વસ્તુઓ બતાવવામાં આવી છે ફક્ત તમારા તે હેતુ માટે કે તમને થોડી અનુભૂતિ થાય કે તેઓ વેવફોર્મ છે આમ આ પાવર છે જો P V ગુણ્યા I છો તો મારો અર્થ આ છે જો તમે આલેખ દોરો છો તો આલેખ આ જેવું હશે હવે આના સમીકરણની બીજી રીત એ છે કે આ 1 upon T 0 to t છે આ સરળ છે Vm Im sin ω t θ into sin ω t છે આમ તમે શું કરી શકો તે છે કે અંશ અને છેદ તમે 2 થી ગુણાકાર કરો અહીં તમે ગુણાકાર 2 ભાગ્યા 2 પછી તે 2 sin A sin B છે આ 2 sin A sin B તમારું cos A B cos A B કહો છો અને જો તમે કરો છો તો અને તેને વિસ્તૃત કરો તે સરળ થશે તે આ જેવું થઈ જશે આમ તે અંશ અને છેદ કે તમે 2 થી ગુણાકાર કરો અને પછી તમે ફક્ત 2 sin A sin B એ તમારા અગિયારમાં ધોરણમાં ટ્રાયગનોમેટ્રી નો ઉપયોગ કરો છો આમ તમે જેને કરો છો તે 2 sin A sin B cos A B cos A B હશે આમ જો તમે કરો છો તો તમને આ મળશે આમ તે Vm Im upon T 0 to t cos θ dt બનશે આમ જો તમે આમાંથી આ સંકલન કરો છો કારણ કે આ શબ્દ ખરેખર રદ પામશે અને આખરે તે ફરીથી તમારો અડધો Vm Im cos θ Vm √ 2 બની રહ્યો છે મેં તમને કહ્યુંIm √ 2 into cos θ V I cos θ V એ RMS મૂલ્ય છે અને I RMS મૂલ્ય છે અન્ય પદમાં 2 ω t હોય છે જેનું સરેરાશ મૂલ્ય સંપૂર્ણ સાયકલ ઉપર શૂન્ય હોય છે જો તમે સંકલન કરો છો તો તમે જોશો કે આ 0 બનશે આમ આ વિચાર છે આગળ તે ધ્યાનમાં લેશે કે તમારી શ્રેણી RC સર્કિટ છે તે તમારા ઇન્ડકટીવ સર્કિટ જેવું જ છે પરંતુ અહીં તે C છે આમ આ કિસ્સામાં ફરીથી આદેશ કરવો i Im sin ω t અને તે ત્વરિત પોલારીટી છે અને આ કરંટ નો અર્થ તે આ રીતે વહેતો હોય છે તે શ્રેણી સર્કિટ RC સર્કિટ છે આમ અવરોધ પરના આ વોલ્ટેજ ની જેમ જ vR પણ હું તેને સમજાવું આ એક તરફનો વોલ્ટેજ vR છે અને આ બધામાંનો વોલ્ટેજ VC છે અને આ તમારી તાત્કાલિક પોલારીટી છે આમ આ કિસ્સામાં R i અને તમે જાણો છો કે i c ગુણ્યા dv dt કે તમે સી સંકલન VC R i 1 ભાગ્યા C સંકલન i dt v પછી તમે R i લખો તો Im sin ω t અને આ Im sin ω t તમે તેને અહીં મૂકશો i i સંકલન તે બનશે 1 ભાગ્યા ω c Im cos ω t v તો પહેલાની જેમ જ આમ આ Im સામાન્ય છે અને અહીં તે ગુણાકાર ω c Im આપવામાં આવે છે અહીં Im ગુણાકારમાં છે આમ વોલ્ટેજ ડ્રોપ ગુણાકાર થાય છે આ R Im છે અને આ ખૂણો θ છે આમ આ કિસ્સામાં તમે આ sin ω t કહો છો તમે બંને બાજુ શું કરી શકો છો તે તમે ભાગી શકો છો R 2 √ R 2 1 upon ω c 2 જો હું બંને બાજુ વિભાજીત કરું તો v upon √ over R 2 1 upon ω c 2 અને તેનો અર્થ એ કે આ આ તમારું sin ω છે આ તમારું sin ω t છે અને જો તમે આ આકૃતિ પર જોશો તો cos θ આ મારો આધાર Im છે Im રદ કરીશ √ over R 2 1 upon ω c 2 આ cos θ છે અને તે પછી sin θ 1 upon ω c √ over R 2 1 upon ω c 2 થશે આમ આનો અર્થ એ છે કે આને બદલી શકાય છે તમારા આને બદલી શકાય છે તમારા cos θ અને આ એક બદલી શકાય છે sin θ આમ તે મુજબ અહીં તે cos θ છે અને અહીં આ તમારું sin θ છે અને બરાબર છે અને આ તમે જેને તમે ગુણાકાર કહો છો Im into √ over R 2 ω c 2 ફરીથી કરો કારણ કે આ એક ક્રોસ ગુણાકાર છે આમ જો તમે કરો છો તે જ રીતે ઇન્ડકટીવ સર્કિટની જેમ અહીં તે 1 upon ω c છે અને ત્યાં નિશાની છે આમ આ કિસ્સામાં પણ તે v Im Z v Im Z sin ω t θ બની રહ્યું છે આમ Vm Vm sin ω t θ અને Vm Im z આમ Vm ખરેખર મુલ્ય Im Z આમ sin ω t θ છે Z √ over R 2 1 ભાગ્યા ω c 2 અને ફરીથી Vm Im v i જ્યાં V અને I RMS મૂલ્ય છે તે પહેલાં મેં તમને કહ્યું હતું આ એક v ભાગ્યા I v એ RMS મૂલ્ય છે અને I rms મૂલ્ય છે જ્યારે પણ સંખ્યાત્મક રીતે હલ થશે ત્યારે મોટાભાગના કિસ્સાઓમાં ફક્ત RMS મૂલ્યનો ઉપયોગ કરવામાં આવશે અને θ tan inverse your 1 upon ω c R પરંતુ તમે જેને એક નિશાની છે તેથી તમે જેને બે વસ્તુ કહો છો તેના કિસ્સામાં તમે તે કરી શકો છો તે tan inverse છે અને જો તમે અથવા આ વસ્તુ 1 ભાગ્યા ω c R ઇન્ડકટીવ સર્કિટના કિસ્સામાં તમે જે કહો છો તે જ તમારું હતું θ સકારાત્મક હતું તે tan inverse L ω R છે RC સર્કિટના કિસ્સામાં તમે જેને કહો કરો છો તે કિસ્સામાં તે θ tan inverse 1 upon ω c તેથી θ નકારાત્મક રહેશે તેથી આ કિસ્સામાં શું થઈ રહ્યું છે જે મને થોડુંક ઉપર ખસેડવા દો આ સ્થિતિમાં એવું શું થઈ રહ્યું છે કે તમારું વોલ્ટેજ ખરેખર કરંટ ખૂણોથી θ અથવા આ કરંટ I આ ખરેખર આ વોલ્ટેજ એક ખૂણો θ થી લીડીગ છે કારણ કે આ ખૂણો θ છે આ ખૂણો θ છે આમ VC j ગુણ્યા j ગુણ્યા I Xc 1 ભાગ્યા ω c આમ તે I into 1 upon ω c અને આ મારો વોલ્ટેજ V છે આમ V V VC એટલે કે મારો I R j તમારી ખરેખર આ vR છે અને પછી તમે જેને તમે VC કહો છો તે ખરેખર I ગુણ્યા j ગુણ્યા 1 upon ω c કારણ કે આ j I 1 upon ω c એટલે કે R j ω c એટલે કે R C સર્કિટ માટે ઈમ્પીડન્સ તે R j upon ω c છે આમ તેનો અર્થ એ છે કે આ I ગુણ્યા Z છે આમ સર્કિટનો ઈમ્પીડન્સ આ એક છે અને ઇમ્પેડન્સનો અર્થ એ કે આ પરિમાણ છે અને આ tan inverse 1 upon ω c છે આમ આ અહીં tan inverse 1 upon ω c R છે પરંતુ અહીં છે આમ √ over R 2 Xc 2 tan inverse Xc R જ્યાં Xc 1 ભાગ્યા ω c તેનો અર્થ તે માટે તમારી શ્રેણી RC સર્કિટ Z આ R j 1 upon ω c છે આમ સામાન્ય રીતે તે શું થાય છે જ્યારે Xc જ્યારે આની જેમ લખે છે કેટલીકવાર R તમારા જેને તમે જે j Xc કહો છો તે કિસ્સામાં તમારું Xc ખરેખર તમે જેને R j Xc લખો તો પછી શું થશે કે તમે આ Xc મૂલ્ય તમે નકારાત્મક લેવાનું છે તે રીતે તમે ન કરો મને તે રદ કરી દો જો તમે R j Xc લખો તો તમે શું કરો પછી તમે Xc 1 upon ω c લેશો આમ આ ખરેખર તમારી ક્ષમતા છે તમારા રીએક્ટન્સ 1 upon ω c છે આમ તે R છે આ આમ ઇન્ડક્ટન્સ કેસ માટે તે R j XL છે અને કેપેસિટર ક્ષમતાના કિસ્સામાં તે R j Xc અને Xc 1 upon ω c છે આમ તેનો અર્થ એ છે કે પાવરના ત્વરિત મૂલ્ય પહેલાં જેવું જ છે આમ તે તમારું V ગુણ્યા i છે અને તમે આને ગુણાકાર કરો અને તે પછી પાવરનું સરેરાશ મૂલ્ય upon T 0 to T હશે આમ અહીં અંશ અને છેદ પણ તમે 2 થી ગુણાકાર કરો અને તે 2 sin A sin B છે જે cos A B cos A B સૂત્રનો ઉપયોગ કરે છે અને તમને ફરીથી મળશે કે તે અડધો Vm Im cos θ V I cos θ છે V એ વોલ્ટેજ નું RMS મૂલ્ય છે અને I કરંટ નું RMS મૂલ્ય છે આમ ફરી એક વાર હું તમારા માટે V Vm √ 2 લખી રહ્યો છું અને I Im √ 2 કરંટ ના RMS મૂલ્ય છે અને આકૃતિ અહીં પાવર વોલ્ટેજ અને કરંટ માટે બતાવવામાં આવી છે હું હમણાં જ તમને એવી અનુભૂતિ આપવા માંગું છું કે આ p તમે કેવી રીતે બનાવ્યું છે આ આડી રેખા છે આડો ભાગ બતાવ્યો છે તે પાવરનો ભાગ છે આમ ફક્ત તમને એવી લાગણી આપવા માટે કે તે કેવી છે આમ આ ખરેખર શ્રેણી RLC સર્કિટ શ્રેણી RC સર્કિટ છે હવે શ્રેણી RLC સર્કિટ જોશે આમ હવે શ્રેણી RLC સર્કિટ માટે ત્રણ તત્વ ધરાવે છે ત્રણ તત્વો તમે જે શ્રેણીમાં છે આમ તે R પરનો વોલ્ટેજ vR છે L પરનો વોલ્ટેજ VL છે અને આ C માં વોલ્ટેજ છે અને તમે ત્વરિત પોલારીટી મૂકી છે આમાંથી વહેતો કરંટ I છે હવે હું તમને એક વાત કહીશ કે વોલ્ટેજ અને કરંટ વોલ્ટેજ અને કરંટ આ I છે મેં તમને કહ્યું હતું AC સર્કિટ ફેઝર એક રોટેટીંગ વેક્ટર છે આમ વોલ્ટેજ નું ખૂણો આ પ્રથમ ભાગમાં છે આ બીજું ભાગ છે આ ત્રીજું ભાગ છે આ ચોથું ભાગ છે આમ વોલ્ટેજ અથવા કરંટ વોલ્ટેજ નું ખૂણો અને કરંટ તે ગમે ત્યાં હોઈ શકે છે કારણ કે ફેઝર રોટેટીંગ વેક્ટર છે તે તમારા સર્કિટ ડાયાગ્રામ નેટવર્ક અનુસાર હોઇ શકે છે દરેક વસ્તુને ખૂણો કરો તમે વોલ્ટેજ અથવા કરંટ ફેઝર અનુસાર જે પ્રકારની વસ્તુ લીધી છે તે ઈમ્પીડન્સ તે પ્રથમ ભાગમાં હોઈ શકે છે તે પ્રથમ કે બીજા અથવા ત્રીજા અથવા ચોથા ભાગમાં હોઈ શકે છે આમ તે તમારા બધામાં હોઈ શકે છે જેને તમે બધા ચાર ભાગ કહો છો તે ક્યાંય પણ હોઈ શકે છે કારણ કે તે રોટેટીંગ વેક્ટર છે જેથી વોલ્ટેજ અને કરંટ નો ખૂણો છે પરંતુ જો તમે જોશો જો તમે ઈમ્પીડન્સ જોશો તો ઈમ્પીડન્સ જ્યારે તમે એક કે બે સ્થળો લખો છો મને તે સુધારવા દો એક અથવા બે સ્થળો કરતી વખતે કેટલાક સ્થળો પર તે Z એરો લખાયેલ છે આમ તમારું ઈમ્પીડન્સ તે નથી જેનું તમે કહો છો તે ફેઝર જથ્થો નથી કારણ કે Z સામાન્ય રીતે તમે R j X મૂકી દીધો છે હવે જો તમે આ ભાગ R હંમેશા હકારાત્મક છે આમ R આ અક્ષ પર અહીં ક્યાંક હોવો જોઈએ હવે સર્કિટ ઇન્ડકટીવ પ્રકાર છે અથવા આ કેપેસિટીવ પ્રકાર છે કાં તો તે અહીં ક્યાંક હશે X જો તે કોઈ ઇન્ડકટીવ પ્રકાર છે તો તે ક્યાંક હશે Z Z અહીં ક્યાંક હશે જો તે કેપેસિટીવ પ્રકાર છે આમ તે તમારો X નેગેટિવ રહેશે આમ કદાચ તે અહીં ક્યાંક હશે આમ આ બાજુ આમ ક્યાં તો પ્રથમ ભાગમાં અથવા ચોથા ભાગમાં પરંતુ અહીં તે ન હોવું જોઈએ કારણ કે r હંમેશા હકારાત્મક હોય છે આમ આમ મારો નિષ્કર્ષ એ છે કે આ વસ્તુ જે Z ખરેખર નથી તે એક જટિલ જથ્થો છે પરંતુ તે ફેઝર જથ્થો નથી ફેઝર રોટેટીંગ વેક્ટર છે આમ ખૂણો ગમે ત્યાં હોઈ શકે છે Z ખૂણો ક્યાંક તો પહેલા અથવા ચોથા ભાગમાં હશે આમ આગળ તે શ્રેણી R L C સર્કિટ છે તો V vR VL VC કારણ કે આ બધી વસ્તુઓ આ બધી વસ્તુઓ આપવામાં આવી છે આમvR I R અને VL t j I L XLનથી j I XL અને VC j I Xc દરેક જગ્યાએ તે આ એરો ફેઝર બતાવવામાં આવે છે પરંતુ તે ત્યાં પણ નથી તે સમજી શકાય તેવું છે જેથી તે એક ફેઝર જથ્થો AC જથ્થો છે આમ જો તમે I સામાન્ય ગણી લો આમ દરેક જગ્યાએ I એરો નથી તો આ કંઈ નથી આ તમારી Z બાર છે આ એક સરળ જટિલ સંખ્યા છે આમ I R j XL Xc આમZ R j XL Xc એટલે કે તે R આમ તેની તીવ્રતા જટિલ જથ્થામાં હશે √ over R 2 ω L ω c 2 હશે અને ખૂણો tan inverse L ω ω c upon R ω જે ω L 1 upon ω c R હશે આ ખૂણો હશે હવે જો તે આપવામાં આવે છે કે જો VC કરતા VL વધારે તે VC કરતા VL વધારે અથવા જો XL એ Xc કરતા વધારે હોય તો તેનો અર્થ એ કે સર્કિટ ઇન્ડક્ટિવ સર્કિટ જેવું વર્તન કરશે જો XL એ Xc કરતા વધારે છે તો તે તમારું ω L ω c એ 0 કરતા વધારે છે એનો અર્થ એ કે તે સકારાત્મક છે જેનો અર્થ છે ખૂણો θ હકારાત્મક હશે આમ જ અહીં તે vR R I છે અને આ તે છે જેને તમે આ બાજુ કહો છો તે VL છે આ બાજુ VL j XL I L આ ફક્ત પૂર્ણતા માટે છે આ છે જે j Xc I આ બાજુ નકારાત્મક બાજુ છે આમ જ પરંતુ જ્યારે તમે લેશો જ્યારે તમે તફાવત VL VC લેશો તે ખરેખર j XL Xc into I હશે આમ જો તમે કરો છો આમ જો તમે આR I into j XL Xc ગુણાકાર કરો આમ આ ખરેખર આ છે પરંતુ તે જ સમયે જો તે VC એ j આપવામાં આવે છે અહીં તે VL છે પરંતુ VL VC ન લો તે કરશો નહીં તમે કરો તે VL છે VC લેવામાં આવે છે આમ અહીં આ બાજુ નકારાત્મક બાજુ છે જે શા માટે લેવામાં આવી છે પરંતુ જ્યારે તમે આ તફાવત લેશો ત્યારે કૃપા કરીને તે સમયે તે ન કરો તમે j ગુણ્યા XL Xc બનાવો છો આ ફેઝરનું પ્રતિનિધિત્વ છે આમ આ બાજુ તમારે મૂકવાની જરૂર નથી પણ જો હું તમને નકારાત્મક ચિહ્ન કહું છું તે ન મૂકવામાં આવે તો તે વાંધો નથી કારણ કે આ નકારાત્મક બાજુ છે પરંતુ ફક્ત તમારી પૂર્ણતા માટે મેં આ બનાવ્યું છે આમ આ તમારી તાત્કાલિક પોલારીટી છે અને ત્યાં પરિણામ આવશે કે VL એ VC કરતા વધારે છે જો XL Xc એ 0 કરતા વધારે હોય તો સ્વાભાવિક રીતે VL એ VC કરતા વધારે હશે આમ તેનો અર્થ એ કે સર્કિટ ઇન્ડકટીવ સર્કિટ જેવી છે કારણ કે θ હકારાત્મક છે કારણ કે θ ω L 1 upon ω c R આમ ω L 1 upon ω c એ 0 કરતા વધારે હકારાત્મક છે આમ તેનો અર્થ એ કે θ સકારાત્મક રહેશે કારણ કે θ આ ખરેખર આ ખૂણો ખરેખર θ આમ θ સકારાત્મક રહેશે આમ ફેઝર આકૃતિ આની જેમ હશે આમ આ તમારું પરિણામ છે આ બાજુ કારણ કે VL વધારે છે કારણ કે XL એ Xc કરતા વધારે એટલે VL એ VC કરતા વધારે છે આમ આ પરિણામ પરિણામ VL VC છે અને આ θ છે આમ તેનો અર્થ એ કે આ સર્કિટ ઇન્ડકટીવ પ્રકારની જેમ વર્તે છે એ જ રીતે તે જ રીતે જો તે તમારું VL એ VC કરતા ઓછું હોય તો તેનો અર્થ એ કે તમારું XL એ Xc કરતા ઓછું છે માની લો કે જો તમારું VL એ VC કરતા ઓછું છે તો તેનો અર્થ છે મારું XL એ Xc કરતા ઓછું અને વિરુદ્ધ છે આમ તે કિસ્સામાં હું તમને સમજાવી રહ્યો છું તે જ વસ્તુ આપશે નહીં તે કિસ્સામાં θ નકારાત્મક રહેશે તો આ ખૂણો θ છે આમ આ હવે VC VL આમ આને બતાવવા માટેના સંકેત સાથે મૂંઝવણ ન કરો પરંતુ જ્યારે તમે આનો તફાવત લેશો ત્યારે આને અવગણો નહીં તે ફક્ત તમારા VC VL હશે તે j XL Xc into I હશે આમ આમ જો તમે અહીં ન મૂકશો તો કોઈ વાંધો નથી આમ આ કિસ્સામાં તે VC VL હશે કારણ કે VC એ VLકરતા વધારે છે આમ આ બાજુ આવવું આમ તેનો અર્થ એ કે આ મારા my છે આમ આ સમય θ નકારાત્મક છે તેનો અર્થ છે કે તમે જેને કરો છો તે સર્કિટ વર્તન કેપેસિટીવ સર્કિટ જેવું છે કારણ કે આ કિસ્સામાં XL એ Xc કરતા ઓછુ છે L ω ω c છે આ તમારું 0 કરતા ઓછું છે આમ તમે જેને કહો છો તે જ છે જેનો અર્થ છે કે મારો 1 upon ω c જે L ω થી વધુ મોટો જેનો અર્થ છે Xc એ XL કરતા વધારે છે આમ અહીં તે XL લખ્યું છે તમારું Xc એ XL કરતા વધારે અથવા XL એ XC કરતા ઓછું છે આમ આમ જ સર્કિટ વર્તન તમારી આ વસ્તુ જેવું છે અને આ તમારો બાર હોવો જોઈએ તે ત્યાં ફેઝર લખેલું નથી આમ Z એ ફેઝર જથ્થો નથી તે એક જટિલ જથ્થો છે આમ કોઈપણ રીતે આમ આ તમારું છે જ્યારે VLએ VC કરતા ઓછી છે આમ સર્કિટ તમારી ક્ષમતા હશે જેને તમે કહો છો કે તમારી સર્કિટ ની ક્ષમતા હશે આમ આ સાથે આમ આ સાથે તમારા ફક્ત આ ઉદાહરણ લો કે v t 100 sin 40 t આપવામાં આવે છે જેનો અર્થ 100 sin ω t એટલે કે ω 40 radian per second અને R 10 ઓહ્મ અને L 0 અને કેપેસિટર ને સી 0 0014 ફેરાડે આપવામાં આવે છે આમ તમારે I t vR t VL t and VC t શોધવા પડશે પછી તમારે પાવર લોસની ગણતરી કરવી પડશે અને તમારે ફેઝર ડાયાગ્રામ બતાવવું પડશે આમ આ તે સર્કિટ છે જે તમારે ત્વરિત પોલારીટી લેવી પડશે આ આપવામાં આવે છે અને આ તમારા v t ને પહેલેથી જ 100 40 sin 100 sin 40 t આપવામાં આવ્યું છે અને આ તમારી R પરનો vR વોલ્ટેજ છે આ તે L છે જે L પરનો વોલ્ટેજ છે અને આ કેપેસિટર C પરનો વોલ્ટેજ છે આમ આમ તમારે તે શોધવાનું છે કે તમે જેને કહો છો તે i t vR t VL t VC t છે